આમ આપણે અત્યાર સુધી સુપર પોઝિશન પ્રમેય જોયું છે આગળ આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન માટે જઈશું ખરેખર આ સોર્સ ટ્રાન્સફોર્મેશન r કરશે સર્કિટ વિશ્લેષણને સરળ બનાવશે અને કેટલીકવાર શાખામાં કરંટ અથવા વોલ્ટેજ અથવા જે કંઇ પણ છે તેના સર્કિટને જાણો તે હલ કરવાનું સરળ છે આમ વસ્તુઓ સરળ છે પરંતુ આપણે અમુક વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરવો પડશે આમ આ મૂળભૂત રીતે આ એક ખ્યાલ છે જેને સમાનતા કહે છે અને સમકક્ષ સર્કિટ એક છે જેની v i લાક્ષણિકતા મૂળ સર્કિટ સાથે સમાન છે ઉદાહરણ તરીકે મેં જે લખ્યું છે ઉદાહરણ તરીકે આ સોર્સ ટ્રાન્સફોર્મેશન ને ધ્યાનમાં લો જો નજર કરીએ તો આ સર્કિટ કે જે આ છે તે વોલ્ટેજ સોર્સ v છે અને આ અવરોધ R છે અને આ વોલ્ટેજ સોર્સ v છે આમ આ ખરેખર દ્વિપક્ષીય છે આ સર્કિટમાંથી સમાંતર અથવા અન્ય રીતે તેને r કરંટ સોર્સ અથવા અવરોધ rમાં રૂપાંતરિત કરી શકે છે અને ટર્મિનલ 1 અને 2 ચિહ્નિત થયેલ છે ટર્મિનલ 1 અને 2 ચિહ્નિત થયેલ છે અને આ સર્કિટ ટર્મિનલ 1 અને 2 પર આની સમકક્ષ હોઈ શકે છે પરંતુ ટર્મિનલ એક અને બેમાં v i લાક્ષણિકતા બંને કેસો માટે સમાન હોવી જોઈએ હવે r પહેલાં આપણે અહીંથી કેવી રીતે મેળવીશું અને તે r શું છે તે સંબંધ શું છે i બરાબર શું છે આપણે જોઈશું કે બધું તળિયે આપવામાં આવ્યું છે પરંતુ ચાલો જોઈએ કે આપણે તે કેવી રીતે કરી શકીએ ઉદાહરણ તરીકે પહેલા અને પછી હું અહીં એક અવરોધ RL ને જોડું છું ધારો કે આ અવરોધ RL છે જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ RL એટલે લોડ અવરોધ માની લો આ કરંટ iL છે એનો અર્થ એ કે સમાન કરંટ r અને RL માંથી વહેતો હોય છે કારણ કે બંને શ્રેણીમાં છે આમ જો iL ની અભિવ્યક્તિ લખો તો r iL એ v ભાગ્યા RRL ની બરાબર છે આ કરંટ છે જે અવરોધ RL માંથી વહેતું હોય છે ધારો કે આપણે અવરોધ RL ને જોડ્યું છે હવે આ સર્કિટ માટે પણ કારણ કે એક અને બે ટર્મિનલ પર બંને સર્કિટની આ વિશિષ્ટ લાક્ષણિકતા સમાન હોવી જોઈએ એનો અર્થ છે કે સર્કિટ એક બીજાની સમકક્ષ છે ધારો કે જો આપણે સમાન લોડ અવરોધ RLને જોડીએ છીએ તો તે પણ RL છે અને આમાંથી વહેતું કરંટ iL છે અહીં પણ iL વહી રહ્યું છે તે પણ iL છે અને આ કરંટ સોર્સ જે સમય માટે ઈનડીપેન્ડેન્ટ કરંટ સોર્સ છે જે આપણે ઈનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ અને ઈનડીપેન્ડેન્ટ કરંટ સોર્સને ધ્યાનમાં લીધા છે જો તે પછી તે r પછી RL માં વહેતું આ કરંટ શોધી શકશે કે iL એ બરાબર છે તે કરંટ ડીવીઝન પદ્ધતિ છે જે r RRL ગુણ્યા i છે આ કરંટ સોર્સ i છે આ iL અને r જેને આ iL કહે છે અને આ iL બંને સમાન હોવા જોઈએ અહીં તે v RRL છે અહીં તે iL એ કરંટ ડીવીઝન ના R R R RRL into i બરાબર છે જો બંને સમાન હોય જો બંને સમાન હોય તો આપણે ક્યાંક લખી શકું છું જે હું લખી રહ્યો છું તે લખી શકીએ છીએ કેv RRL એ r R RRL into i બરાબર છે આમ RRL RRL બંને બાજુથી રદ કરવામાં આવશે આમ આખરે તે બનશે v બરાબર r R into i તેનો અર્થ એ કે આ i ખરેખર v R બરાબર છે આનો અર્થ એ છે કે v R એ વોલ્ટેજ ડ્રોપ અને v R હોવું જોઈએ બરાબર છે મતલબ કે તે વિચાર છે તે જ વિચાર છે તો આનો અર્થ એ છે કે આ સોર્સ ટ્રાન્સફોર્મેશન છે જેનો અર્થ છે r માંથી જો વોલ્ટેજ સોર્સ અને અવરોધ R હોય તો આની જેમ તેને કરંટ સોર્સમાં રૂપાંતરિત કરી શકે છે અને તે જ વસ્તુમાંથી જો તે r iL છે તે r છે તે આને રજૂ કરે છે કે આ કરંટ સોર્સમાંથી આ દ્વિપક્ષીય અને આ સમાંતર અવરોધથી તે v એ i R ની બરાબર છે આ વોલ્ટેજ સોર્સ છે અને સાથે v એ આ R શ્રેણીમાં છે આ બધી વસ્તુઓ નીચેની તરફ આપવામાં આવી છે પરંતુ આ સમજણ માટે છે હવે હવે સવાલ એ છે કે આ તે છે જેને તે કહે છે અને અહીં r ની ધ્રુવીયતા છે આમ કરંટ i r બતાવી રહ્યું છે તે કરંટ અહીંથી વહેતો હોય છે અહીં પણ કરંટ અહીંથી વહે છે આમ આમ જ જ્યારે આ અર્થ થાય છે કે જ્યારે પણ આ પરિવર્તન માટે છે કે જો r શ્રેણીમાં v અને R છે તો i અહીં v R બરાબર છે આ v છે આ R છે અને આ પ્રકારનાં r કરંટ સોર્સમાંથી અને આ અવરોધ ત્યાં સમાંતર છે જો આ કરંટ સોર્સને વોલ્ટેજ સોર્સમાં રૂપાંતરિત કરો તો આ v બરાબર હોવું જોઈએ આ r શ્રેણીમાં હોવું જોઈએ આમ આપણે આ તે કેવી રીતે કરીએ છીએ પરંતુ ધ્રુવીકરણ જુઓ આમ કરંટ દિશા અહીં ઈનડીપેન્ડેન્ટ કરંટ સોર્સમાં તે ઉપરની તરફ છે હવે માની લો કે તેની જગ્યાએ ધારો કે જો આ મારું છે જો આ ટર્મિનલ ઉદાહરણ તરીકે જો તે છે જો તે છે તો અહીં પણ કરંટ દિશા નીચેની તરફ હોવી જોઈએ આમ ધ્રુવીયતાને ધ્યાનમાં રાખીને કે હોવા જોઈએ આમ કરંટ દિશા નીચેની તરફ હોવી જોઈએ તેના જેવો જ રહેશે બાકી તે જેવું જ રહેશે આમ માત્ર ધ્રુવીયતા તપાસવી પડશે અહીં જો તે છે આમ સકારાત્મક નો અર્થ એ છે કે આ એરો એક પહેલાં મેં કહ્યું હતું આમ તે ઉપર તરફ છે અને જો તે વિપરીત છે તો તે પણ વિરુદ્ધ થશે આમ કરંટ દિશા તે બાકીની સમાન હોવી જોઈએ આમ આ ખરેખર ઈનડીપેન્ડેન્ટ સોર્સો માટે સોર્સ ટ્રાન્સફોર્મેશન છે હવે ડીપેન્ડેન્ટ સોર્સો માટે પણ તે સાચું છે આમ આ બધું મેં જે કાંઈ કહ્યું તે આ બધી બાબતો અહીં r સમજ માટે લખાઈ છે અને આ બધું જે હું વાદળી શાહી પર લખ્યું છે તે બધું ત્યાં છે પરંતુ અહીં હું ત્યાં સર્કિટ કરેલું બધું જ બતાવ્યું કે અહીં કેવી રીતે કરવું તે મેં તેને દોર્યું નથી પરંતુ મેં શરૂઆત બતાવી અને આ બધા સમાન છે ફક્ત આપણે અહીં પગલું લઈશું બધું અહીં લખેલું છે પરંતુ હું સમજાવું છું કે ઈલેક્ટ્રીકલ સમકક્ષ જે i એ v R અથવા v એ i R બરાબર છે હવે તેનો અર્થ એ છે કે મેં આ ધ્રુવીકરણને કહ્યું મેં એમ પણ કહ્યું હતું કે જો v ની ધ્રુવીયતા ઉંધી હોય તો મેં હમણાં જ કહ્યું હતું તે સમકક્ષ જાળવવા મારે દિશા વિરુદ્ધ હોવી જ જોઇએ રેખાંકિત પણ છે હવે ડીપેન્ડેન્ટ સોર્સો પર પણ સોર્સ ટ્રાન્સફોર્મેશન લાગુ કર્યું ઉદાહરણ તરીકે જો તે પછીથી હોય તો આપણે જોઈશું કે r ધરાવતા r માટેના આંકડાઓને ધ્યાનમાં લઈશું કે વિવિધ પ્રકારનાં ડીપેન્ડેન્ટ સોર્સો વોલ્ટેજ અથવા કરંટ ને ધ્યાનમાં રાખો આમ જો વોલ્ટ જો r માફ કરશો તો આ વસ્તુ આ વોલ્ટેજ સોર્સ આધારિત આ વોલ્ટેજ સોર્સ છે આમ તે દ્વિપક્ષીય પણ છે આમ તે ડીપેન્ડેન્ટ કરંટ સોર્સ પણ હશે પછીથી આ જોશે આમ તે જ રીતે આપણે તે જ રીતે કરી શકીએ છીએ તે જ રીતે આપણે તે પરિવર્તિત કરી શકીએ છીએ r આધારિત વોલ્ટેજ અથવા કરંટ સોર્સ છે હવે સોર્સ ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરીને એક ઉદાહરણ ધ્યાનમાં લો સર્કિટમાં r v 0 નક્કી કરો મારો અર્થ છે કે આ r v 0 છે આમ સર્કિટમાં v 0 શોધવું પડશે અને આમ વધુ અને એક ઈનડીપેન્ડેન્ટ કરંટ સોર્સ છે ત્યાં આ 4 એમ્પીયર છે અને ત્યાં એક ઈનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ છે જે 12 વોલ્ટ છે આમ આ દિશા દિશા તરફ જુઓ અહીં તે ઉપરની તરફ છે અને જ્યારે આને બદલું છું ત્યારે મારો અર્થ છે આ ભાગ જ્યારે આને રૂપાંતરિત કરીએ ત્યારે આ કરંટ સોર્સ અને એક અવરોધ ત્યાં સમાંતર છે જો તેને r માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરો તેને તે r વોલ્ટેજ સોર્સમાં અને શ્રેણીમાં અવરોધ બનાવવો હોય તો આ 3 Ω અવરોધ શ્રેણીમાં છે તો 4 કે જે v બરાબર 4 ગુણ્યા 3 છે જે r 12 વોલ્ટ છે તે 12 વોલ્ટ છે અને આ સમકક્ષ વોલ્ટેજ હશે જેનો અર્થ છે કે આ ભાગ ફક્ત r કરંટ સોર્સથી વોલ્ટેજ માં બદલાઇ રહ્યો છે પરંતુ આ જુઓ તે નીચે તરફ છે આમ જો હું તેને આ ભાગ માટે અહીં દોરું છું તો આ હશે આ હશે આ મારું 12 વોલ્ટ હશે અને આ અવરોધ આ Ω માં છે તે 3 Ω હશે આ 3 Ω હશે અને આ 3 Ω અને આ 3 Ω પછી બંને શ્રેણીમાં હશે પછીથી આપણે સર્કિટ જોશું આમ તે જ રીતે અહીં પણ જો આ 3 Ω છે અને આ 12 Ω 12 વોલ્ટ છે હવે જો આપણે તેને r માં બદલવા માંગતા હોય તો ઉદાહરણ તરીકે આ ભાગ જો તેને r કરંટ સોર્સ અને અવરોધમાં બદલવા માંગતા હોય તો આ 3 Ω સમાંતર હશે પછી i એ 12 ભાગ્યા 3 ની બરાબર હશે જે 4 એમ્પીયર બરાબર છે અને પછી જો કરંટ સોર્સ દ્વારા રજૂઆત કરવાનો પ્રયાસ કરો તો પછી આ 3 Ω અવરોધનું શું થશે તે સમાંતર હશે અને આ કરંટ સોર્સ હશે એરો ઉપરની તરફ છે અને કારણ કે અહીં ધ્રુવીયતા અહીં છે અને આ 4 એમ્પીયર હશે આમ જો આમ કરો તો સર્કિટ r શું ગોઠવણી બદલાશે આમ બધું તળિયે છે તે પહેલાં મને તે દો પરંતુ તે હમણાં જ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે આપણે ખરેખર તે કેવી રીતે મેળવ્યું આમ અમારી પાસે આ ભાગ છે જે મેં કહ્યું છે તે 12 વોલ્ટમાં રૂપાંતરિત કર્યું છે આ 12 વોલ્ટ છે અને મેં ધ્રુવીયતાને પણ કહ્યું કારણ કે કરંટ સોર્સ જે તે છે તે નીચેની તરફ છે અને આ 3 Ω અને આ 3 Ω શ્રેણીમાં છે અને તે જ રીતે આ એક રૂપાંતરિત ધ્રુવીયતા ઉપરની તરફ હતી આમ તે r એરો ઉપરની તરફ છે આમ આ 4 Ω છે તો આ રીતે આ બાજુનો ભાગ આપણે આની જેમ બદલ્યો છે અને આ બાજુનો ભાગ આપણે આ રીતે બદલ્યો છે આમ આ પછી આ અમારું ઉદ્દેશ એ છે કે આપણે v 0 આગળ શોધવા પડશે કે આ શું થશે આ 3 આ 3 અને 3 બંને શ્રેણીમાં છે આમ 3 3 તે 6 Ω થશે આમ હવે સર્કિટનો આ ભાગ સર્કિટનો આ ભાગ 12 વોલ્ટ છે અને આ 6 Ω શ્રેણીમાં છે તેને કરંટ સોર્સમાં રૂપાંતરિત કરો અને સમાંતરમાં 6 Ω અવરોધ રાખો જો આવું કરો તો કરંટ I બરાબર 12 ભાગ્યા 6 બરાબર 2 એમ્પીયર બરાબર 2 એમ્પીયર છે તેનો અર્થ એ કે આ ભાગ તે ક્યાંક હશે હું ફક્ત તેને સમજાવું હું ફક્ત પકડી રાખું છું હું ફક્ત તેને સમજાવું પછી આ ભાગ આ રીતે બનાવી શકાય છે અહીં તળિયે છે આમ આ 2 એમ્પીયર છે અને અહીં આ 3 3 6 Ω છે આમ આ 6 Ω સમાંતર હશે અને તે પછી તે સર્કિટમાં જોડીએ થાય છે જે પણ રીતે તે સમાન વસ્તુ આપવામાં આવે છે અને આ 4 એમ્પીયર તે બંને બાબતો પર થવા દો આપણે કરંટ સોર્સમાં રૂપાંતરિત કર્યું છે આમ જો પછીના એક પર જાઓ તો પછી આ અહીં છે જે મને થોડું ઉપર જવા દો તો આ તે છે કે 2 એમ્પીયર નીચેની તરફ અને આ 4 એમ્પીયર r ઉપરની તરફ છે આમ હવે બધા 3 આ બધા 3 આ એક આ એક આ એક ત્રણેય સમાંતર છે આમ કારણ કે આ તે છે આ એક સામાન્ય નોડ છે કોઈ ઈલેક્ટ્રીકલ તત્વો અહીં જોડાયેલા નથી સામાન્ય નોડ આમ 6 Ω અને 3 Ω તેઓ સમાંતર છે પરંતુ આપણે v 0 શોધવું પડશે આમ આપણે 8 Ω ને દૂર કરી શકીએ નહીં પરંતુ 6 અને 3 6 8 3 બધા સમાંતર છે પરંતુ 6 અને 3 ની સમકક્ષ લઈએ આ બંને સમાંતર છે આમ આ વસ્તુ એ છે કે જો સમાંતર 6 માં 3 6 6 દ્વારા વિભાજિત થાય છે તો 2 Ω બરાબર છે આમ અહીં આ બાજુ તે 2 Ω છે જે આ વસ્તુની સમાંતર છે આ 8 Ω લખાયેલું છે અને આ 2 એમ્પીયર લખેલું છે અને આ 4 એમ્પીયર લખ્યું છે કહે છે આમ તેનો અર્થ એ કે વધુ સરળતા પછી તેને સમજાવું આમ એકવાર હવે એકવાર જો એમ હોય તો જો આ 4 એમ્પીયર ઉપરની તરફ અને 12 એમ્પીયર 2 એમ્પીયર નીચે તરફ હોય તો આ તરફ ધ્યાન આપો અને આ તે છે જેને સામાન્ય નોડ કહે છે તે બધા સમાંતર છે આ એક આ એક આ એક બધા સમાંતર છે આમ 4 એમ્પીયરનું પરિણામ તે ઉપર તરફ છે અને તે નીચે તરફ છે આમ પરિણામે 2 એમ્પીયર ઉપરની તરફ રહેશે જે r 4 2 એમ્પીયર છે જે 2 એમ્પીયર બરાબર છે તે ઉપરની તરફ છે કારણ કે આ 4 ઉપર છે આ નીચે છે અને સમકક્ષ 4 2 2 એમ્પીયર છે કારણ કે સમાંતર બધા જ તેને સરળતાથી બનાવી શકે છે આમ આના પરિણામે આ 2 એમ્પીયર છે અને કરંટ ડીવીઝન માં ગયા પછી આ 8 Ω આ 2 Ω છે આમ જો કરંટ ડીવીઝન માટે આ બે એમ્પીયર કરંટ પર જાઓ તો આ મારું 2 એમ્પીયર કરંટ છે તો પછી આ શું છે i હવે આપણે કરંટ ડીવીઝન ને શોધો કે i તે બરાબર વહે છે તે કરંટ 8 Ω અવરોધમાં વહે છે તે 2 હશે આ 2 ને 2 8 ગુણ્યા 2 છે જે ખરેખર 0 4 એમ્પીયર છે આમ તેનો અર્થ એ કે r v 0 એ 8 માં i બરાબર છે કારણ કે આ 8 છે આ i છે 8 ગુણ્યા i તો 8 ગુણ્યા r 0 4 બરાબર 3 2 વોલ્ટ બરાબર છે જેનો જવાબ હોવો જોઈએ આમ આ તે છે જે આપણે આ કરીશું આમ આ બધી બાબતો સમજાવી અને હલ કરવામાં આવી છે મેં જે કહ્યું તે જ પસાર કરો આમ બધું જ લખ્યું છે તેમાંથી પસાર થવા માટે કે કેવી રીતે હલ થાય છે આમ ધીમે ધીમે નીચે આવો આમ આ r છે મેં કહ્યું કે આ આ જ જવાબ છે કે 3 2 વોલ્ટ મેં કહ્યું હતું કે મેં તે બધું જ હલ કરી દીધું છે અહીં બધું લખ્યું છે આમ વસ્તુઓ કેવી રીતે છે તે સરળતાથી બનાવી શકે છે તે સમયે આ વિડિઓ ક્યારે પસાર થશે તે સમયે બનાવી શકે છે પરંતુ બધું મેં સમજાવી દીધું છે આમ બીજું એક લો આમ હવે સોર્સ ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરીને આ આકૃતિમાં દર્શાવવામાં આવેલા સર્કિટ r માં ix ને નિર્ધારિત કરો જે તે પ્રકરણનો વિષય છે આમ આ વસ્તુ એક ડીપેન્ડેન્ટ r જેને વોલ્ટેજ સોર્સ છે તે વોલ્ટેજ સોર્સ છે આમ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ છે અને આ r 4 એમ્પીયર r ઈનડીપેન્ડેન્ટ કરંટ સોર્સ છે અને તે શું છે તે શોધવા માટે હોય છે કે તે શું છે હવે સવાલ એ છે કે આ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ અને 5 Ω તેઓ r માં આ બંનેને શું કહે છે આ બંને આ 5 Ω અને આ બંને શ્રેણીમાં છે આમ જો તેને r માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરો જેને ડીપેન્ડેન્ટ કરંટ સોર્સ કહે છે અહીં આમ જો આમ કરે તો આ ઉદાહરણ તરીકે છે આ ડીપેન્ડેન્ટ r વોલ્ટેજ સોર્સ છે આમ જો તે r 2 ix છે તો v ધ્રુવીયતા માટે સમાન છે અહીં જુઓ નીચે છે અને જો v એ 2 ix ની બરાબર છે તો હું માનું છું કે જો હું તેને ડીપેન્ડેન્ટ r કરંટ સોર્સમાં રૂપાંતરિત કરવા માગું છું તો i એ r v ભાગ્યા 5 થશે કારણ કે 5 Ω છે અને v એ r 2 ગુણ્યા ix ભાગ્યા 5 ની બરાબર છે જે 0 4 ix ની બરાબર છે આમ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ ડીપેન્ડેન્ટ કરંટ સોર્સમાં રૂપાંતરિત થશે આમ તે 0 4 r 0 4 ix છે હવે જો તેનો પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરો તે તેને રજૂ કરો તેનો અર્થ છે કારણ કે અહીં છે આમ એરો ટીપ નીચેની તરફ રહેશે આમ તે r 0 4 r ix હશે અને આ સાથે 5 Ω અવરોધ સમાંતર હશે 5 Ω અવરોધ આનાથી બાકીના જોડીએ થશે બાકી આ સાથે જોડીએ કરો આમ આ તે છે કે આપણે તેને સમાન આધારિત અથવા ઈનડીપેન્ડેન્ટ બદલી શકીએ આમ જો જો સમકક્ષ એક પર જાઓ તો સર્કિટ આ જેવું બની રહ્યું છે આ સર્કિટ આ જેવું બની રહ્યું છે મેં કહ્યું હતું કે આ એરો આ એરો નીચેની તરફ રહેશે ધ્રુવીયતા જુઓ અને 0 4 ix અને ix 5 Ω આ 10 Ω છે આ 5 Ω છે અને કરંટ માં 10 Ω અને 5 Ω સમાંતર છે તેવું શોધવું છે પરંતુ આપણે કરંટ ડીવીઝન માટે જઈશું અને આ 4 એમ્પીયર છે હવે જો હવે ચાલો કરંટ ડીવીઝન માટે જાઓ જો જો આ બાબતની તપાસ કરીએ તો આપણે જે બનાવ્યું છે તે ix ને બરાબર 5 ભાગ્યા 5 10 4 0 4 ix કેવી રીતે આવે છે તે બરાબર છે આ તે છે આ ખરેખર ઉપર તરફનું છે આ નીચે તરફનું છે આમ જો તેને તેનું પરિણામ બનાવવું તો તે ખરેખર r 4 હશે ક્યાંક હું અહીં લખી રહ્યો છું તે 4 0 4 ix છે મારો મતલબ કે દિશા અહીં ઉપરની તરફ નથી મૂકી આ દિશા ઉપરની તરફ રહેશે અને આ કરંટ કરંટ ને 10 Ω અને 5 Ω છે આમ કરંટ ડીવીઝન પદ્ધતિ r ix હશે જે r 5 ભાગ્યા 10 5 ગુણ્યા r 4 0 4 ix આવશે આમ મૂળભૂત રીતે તે એક તૃતીયાંશ છે કારણ કે 5 ભાગ્યા 15 પછી 4 0 4 ix પછી ix માટે ઉકેલો આમ આપણે r માંથી તેને બનાવવું પડશે કે આ સર્કિટને કેવી રીતે હલ કરવી આમ તે આપવામાં આવ્યું છે કે આપણે આને હલ કર્યા પછી જાણીએ છીએ r મળી રહ્યાં છે જે ix બરાબર છે 176 એમ્પીયર વસ્તુઓ સરળ છે ફક્ત r માંથી તેને હલ કરી શકે છે સોર્સ ટ્રાન્સફોર્મેશન તકનીકનો ઉપયોગ કરીને આગળ એક લોડ અવરોધ RL જે આકૃતિ 16 માં 4 Ω બરાબર છે તેમાંરંટ નક્કી કરો આમ આ 4 Ω અવરોધ માં r કરંટ શોધવું પડશે બધા 4 અને આ 4 અને આ 4 બંને શ્રેણીમાં છે આમ અસરકારક 8 Ω હશે પરંતુ આ 4 Ω દૂર કરી શકતા નથી કારણ કે આ લોડ અવરોધ 4 Ω માં કરંટ શોધવા પડશે આમ આ એક આ બાજુ જો જોઈએ કે આ 12 વોલ્ટનો સોર્સ છે અને ધ્રુવીયતા છે આ આ 6 Ω છે આમ જો તેને કરંટ સોર્સમાં બદલવા માંગતા હોય તો ફક્ત આ ભાગ જો તેને કરંટ સોર્સમાં રૂપાંતરિત કરો અને અવરોધ સમાંતર 6 Ω આમ i એ r 12 ભાગ્યા 6 બરાબર છે આ 12 ભાગ્યા 6 બરાબર છે ઈનડીપેન્ડેન્ટ કરંટ સોર્સ 2 એમ્પીયર r એરો દિશા ઉપરની તરફ હશે અને તે સમયે આ 6 Ω આ 12 Ω ની સમાંતર હશે અને આ 12 Ω સાથે હશે આમ જો આને આ ભાગને કરંટ સોર્સમાં અને 6 Ω સમાંતર રૂપાંતરિત કરો તો પછી જુઓ કે કેવી રીતે સર્કિટ દેખાશે જો એમ કરો તો આ બે એમ્પીયર જુઓ અને આ તે છે જેને આ કહેવામાં આવે છે r 6 Ω આ રૂપાંતર પછી આ 12 આ 12 Ω છે અને આ 4 Ω અને આ 4 Ω આ તે જેવું છે ત્યાં છે હવે એકવાર આ કરી લીધા પછી આ 6 Ω અને 12 Ω બંને સમાંતર છે આમ તે સમકક્ષ કે જે 6 ગુણ્યા 12 ભાગ્યા 6 12 આવે છે તે ખરેખર 4 Ω ની બરાબર છે 12 ગુણ્યા 6 r 72 ભાગ્યા 18 છે આમ 4 Ω છે તો તેનો અર્થ એ કે આ 4 Ω અહીં આ 4 Ω ની બરાબર છે અહીં છે અને આ 2 એમ્પીયર છે અને આ 4 એમ્પીયર છે બંને ઉપરની તરફ R RL છે અને 4 Ω આ વસ્તુઓ તે જેવી છે આમ હવે આપણી પાસે જે છે તે કરી શકે છે તે આ કરંટ સોર્સ છે અને આ બે તેને ફેરવો તેને વોલ્ટેજ સોર્સમાં અને શ્રેણીમાં તેઓ 4 Ω શ્રેણીમાં મૂકે છે આમ v એ i r બરાબર છે આમ આ 2 એમ્પીયર છે અને આ 4 એમ્પીયર છે તો 2 ગુણ્યા 4 જે r 8 વોલ્ટ છે તે r 8 વોલ્ટ છે તો અહીં તે 8 વોલ્ટ છે અને દિશા ઉપરની તરફ છે આમ આ r છે અને તેનો અર્થ એ છે કે આ વોલ્ટ 8 વોલ્ટ અને આ 4 Ω આ બે શ્રેણીમાં છે તેની સાથે આ 4 Ω અવરોધ ત્યાં હતો આમ 4 અને 4 બંને શ્રેણીમાં છે અને આ 4 એમ્પીયર છે સર્કિટનો આ ભાગ તેને જેવો રાખે છે આમ રૂપાંતર પછી આમ તેનો અર્થ એ કે આ બે 4 4 આ 8 Ω છે તેઓ શ્રેણીમાં છે આમ હવે પછીનું છે આપણે તે કર્યું છે કે આ 4 આ 4 અને 4 8 આમ 4 4 તે 8 છે અને 8 વોલ્ટ સોર્સ છે આમ કરંટ સોર્સમાં રૂપાંતરિત કરો આમ i બરાબર 8 ભાગ્યા 8 ની બરાબર 1 એમ્પીયર બરાબર હશે આમ આ 1 એમ્પીયર છે એરો અહીં છે જો અહીં છે આમ એરો ઉપરની તરફ છે આમ આ 8 r એ છે જે આ કરંટ સોર્સ સાથે સમાંતર છે અને આ 4 એમ્પીયર અને આ 4 ત્યાં સામાન્ય છે આનો અર્થ એ છે કે જો આ 4 એમ્પીયર ઉપરની તરફ છે અને આ 1 એમ્પીયર પણ ઉપરની તરફ છે અને આ જે તેને આ બધી વસ્તુઓ કહે છે આ આ એક આ એક અને આ 4 4 તે મૂળભૂત રીતે 8 Ω છે પરંતુ આ બધી વસ્તુઓ સમાંતર છે જો 1 એમ્પીયર 8 Ω જુઓ 4 એમ્પીયર આ 4 4 8 Ω બધા સમાંતર છે આમ જો આ 4 નું પરિણામ લો આ ઈનડીપેન્ડેન્ટ કરંટ સોર્સ 4 એમ્પીયર ઉપર એક આ એમ્પીયર આમ પરિણામે r 5 એમ્પીયર હશે પરિણામ 5 એમ્પીયર ઉપર તરફનું હશે આમ તેનો અર્થ એ કે 5 એમ્પીયર અહીં છે 5 એમ્પીયર અહીં છે અહીં તે 5 એમ્પીયર છે કારણ કે 4 અને 1 બંને ઉપરની તરફ છે આમ 5 એમ્પીયર અહીં છે અને આ 8 અને આ 4 Ω 4 છે આમ મૂળભૂત રીતે હાલની ડીવીઝન પદ્ધતિથી આ પણ 8 Ω છે આ 4 4 પણ છે બંને શ્રેણી 8 Ω માં છે આમ આ તરફ કરંટ 2 5 એમ્પીયર છે આ 5 ભાગ્યા 2 છે આમ કરંટ ડીવીઝન પદ્ધતિ જો હું તેને iL કરું તો તે બરાબર 8 ભાગ્યા 8 4 4 થાય છે કારણ કે આ બંને શ્રેણીમાં છે આમ આ કરંટ 5 એમ્પીયરમાં 4 4 ગુણ્યા 5 છે આમ તે આમ તે 2 5 એમ્પીયર બનશે તે આ આમાંથી કરંટ નો જવાબ છે આમ આ બધી બાબતો અહીં સમજાવી છે મેં કહ્યું ત્યાં બધું છે આમ આ વિડિઓ લેકચરમાં થશે જો કોઈ મુશ્કેલી હોય તો તે કહો પરંતુ બધું જ મેં તેને કેવી રીતે હલ કરવું તે સમજાવ્યું છે આમ આ બધી બાબતો સમજાવી છે છેવટે 2 5 એમ્પીયર મળે છે આમ સોર્સ ટ્રાન્સફોર્મેશન પછી આપણે જે શીખ્યા તે પછી બીજી મહત્વપૂર્ણ બાબત જે શીખો તે થેવેવેનિનનું પ્રમેય છે આમ આ ડીવીઝન માં આપણે શીખીશું કે ફક્ત સમાન સમકક્ષ સર્કિટ દ્વારા અવરોધ અને સોર્સો ધરાવતા બે ટર્મિનલ સર્કિટને કેવી રીતે બદલવું તેના r ના વિશેષ ઉદાહરણ તરીકે ખાલી સર્કિટ છે પરંતુ કરંટ ની ચોક્કસ શાખા શોધવા માટે છે અને જો તે શાખા r શું કરે છે અને જો શાખાનો અવરોધ ચલ છે પરંતુ બાકીનું સર્કિટ યથાવત છે તો બાકીના સર્કિટમાંથી આપણે સમકક્ષ r શોધી શકીએ છીએ જેને કોલ વોલ્ટેજ કહે છે જેને થેવીનિન વોલ્ટેજ કહે છે અને સમકક્ષ અવરોધ જેને થેવીનિન અવરોધ કહે છે માની લો ઉદાહરણ તરીકે એક લાક્ષણિક r તરીકે કહો જેને લાક્ષણિક ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે જેમાં આઉટલેટ ટર્મિનલ પર લોડનું નિર્માણ કરતા વિવિધ ઈલેક્ટ્રીકલ ઉપકરણો સાથે જોડાયેલું છે દરેક વખતે જ્યારે ચલ બદલાશે ત્યારે સંપૂર્ણ સર્કિટનું ફરીથી વિશ્લેષણ કરવું પડશે મારો અર્થ છે કે જો છેલ્લા સર્કિટ લો અને એક ચોક્કસ શાખા કહે કે r બદલાઈ રહ્યો છે આમ આપણે હજી સુધી જે પણ વાંચ્યું છે તે આખું સર્કિટ હલ કરવું પડશે અને તે સમય માંગી લેવાની પ્રક્રિયા છે આમ આ સમસ્યાથી બચવા માટે થેવીનિન ના પ્રમેય સારી તકનીક આપે છે જેના દ્વારા સર્કિટના નિશ્ચિત ભાગને સમકક્ષ સર્કિટ દ્વારા બદલી શકાય છે આમ આ તે છે જેને થેવીનિન નો પ્રમેય કહે છે હવે આગળ તે છે કે r બે ટર્મિનલ સર્કિટ આપણો અર્થ એ છે કે મૂળ સર્કિટમાં ફક્ત બે પોઇન્ટ છે જે અન્ય સર્કિટ્સ સાથે જોડીએ થઈ શકે છે જો કે નિયંત્રિત ચલોમાં છે કોઈપણ નિયંત્રિત સોર્સો માટે મૂળ સર્કિટની અંદર હોવો આવશ્યક છે આમ અહીં થેવીનિન ની શરૂઆતમાં જ્યારે પ્રથમ વખત તેમના માટે પ્રથમ વખત અભ્યાસ કરતા હોય ત્યારે ખૂબ કાળજી લેવી પડે છે કે તે કેવી રીતે થાય છે અને કેવી રીતે મેળવી શકે છે આમ ઉદાહરણ તરીકે ધારો કે આ આકૃતિ આ વસ્તુ તે એક રેખીય સર્કિટ બતાવે છે જે r ને સર્કિટ છે જે આ ટર્મિનલની ડાબી બાજુ છે આ બાજુ આ ટર્મિનલની આ બાજુ ડાબી બાજુ આ 1 2 આ આકૃતિ 1 માં ટર્મિનલ 1 અને 2 છે જેને એક આકૃતિ તરીકે ઓળખાય છે આ રેખીય સર્કિટને બે ટર્મિનલ સર્કિટ આપવામાં આવે છે અને આ થિવેનિન બરાબર તે ત્યાં છે આમ તે થેવીનિન દ્વારા વિકસાવવામાં આવી હતી તેમનું જીવનકાળ 1857 થી 1926 હતું અને 1883 માં તેઓ ફ્રેન્ચ ટેલિગ્રાફ એન્જિનિયર હતા આમ 1883 જ્યારે તે 26 વર્ષની હતી ત્યારે આ ખ્યાલ આપ્યો હતો તો તે r છે આ સમકક્ષ ટર્મિનલ 1 અને 2 કેટલાક લોડ છે અને રેખીય 2 ટર્મિનલ સર્કિટ આ છે આ આની ડાબી તરફ એક મોટી સર્કિટ છે પરંતુ કેટલાક ટર્મિનલ 1 અને 2 ત્યાં છે અને કેટલાક લોડ જોડીએ થયેલ છે અને આ ચલ લોડ હોઈ શકે છે માનો અર્થ છે કે આ લોડ બદલાતો રહે છે જો દર વખતે આ લોડ અવરોધ બદલાશે તો સંપૂર્ણ સર્કિટને હલ કરવી પડશે આમ પરંતુ થેવીનિન નો પ્રમેય સૂચવે છે કે જો સર્કિટનો બાકીનો ભાગ જો તેને સમાન બે ટર્મિનલ સર્કિટમાં લાવી શકાય તો પછી આને જોડ્યા પછી આ સરળતાથી લોડ અવરોધ rમાંથી વહેતું કરંટ શું છે તે શોધી શકે છે આમ તેના થેવીનિન નું સમકક્ષ કહે છે કે આ સર્કિટ કે આ વોલ્ટેજ જે vThevenin અને RThevenin છે આમ આ મારું vThevenin છે કે જે આ સમાન છે તે મારું vThevenin અને RTheveninછે જે આ લોડને તેની સાથે શ્રેણીમાં જોડે છે લોડ અવરોધ ગમે તે હોય અને તેને vTheveninકહેવામાં આવે છે કેટલીકવાર તેને ઓપન સર્કિટ વોલ્ટેજ પણ કહેવામાં આવે છે આપણે v oc કહીશું આમ તે તે છે જેને થેવીનિન r વોલ્ટેજ કહે છે કે જેને કેવી રીતે પ્રાપ્ત કરવું અને RThevenin શીખવું પડશે જ્યારે AC સર્કિટ તે સમયે RTheveninને બદલે આવશે ત્યારે તે zThevenin હશે કે ત્યાં આપણે અવરોધ ભાગ જોશું અને કરંટ i સમાન છે આ કરંટ i સમાન છે આમ આ તે થેવીનિન સમકક્ષ સર્કિટ છે પરંતુ તે કેવી રીતે કરવું